તે વિસ્તૃત ACSR વાહકનો ઉપયોગ વધારાની ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે તેથી પૂરક અથવા સેરના વિવિધ સ્તરો વચ્ચે કાગળ અથવા હેસિયન જેવા ઉપયોગ દ્વારા જેથી વાહક સપાટી પર કોરોના નુકસાન અને વિદ્યુત તાણ ઘટાડવા માટે એકંદર વાહક વ્યાસમાં વધારો થાય છે અને બંડલ વાહક સામાન્ય રીતે વધારાના ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશનમાં વપરાય છે કોરોના નુકશાનને ઘટાડવાની લાઇન અને કમ્યુનિકેશન સર્કિટ્સ સાથેના રેડિયોના દખલને પણ ઘટાડશે તેથી આ તે છે જેને તમે ક callલ કરો છોતમારી વધારાની ઉચ્ચ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન માટે વિસ્તૃત ACSR વાહકનો ઉપયોગ પણ થાય છે તેથી આગળ સંયુક્ત વાહકનો ઉદ્દેશ છે માની લો કે આ તમારી આકૃતિ 6 છે સિંગલ ફેઝ લાઇન 2 કમ્પોઝિટ કંડક્ટર કમ્પોઝિટ કંડક્ટર X નો સમાવેશ કરે છે આ ખરેખર મેં X કંપોઝિટ કંડક્ટર X લખ્યું છે ધારો કે તમારી પાસે a b c d n સુધી સંખ્યાના કંડક્ટર છે અહીં જૂથ સંયુક્ત વાહક પણ a b c m સુધી તમારી પાસે સંયુક્ત વાહક છે બીજા જૂથમાં તમારી સંખ્યા સંખ્યા વાહક છે અને અમે આને કમ્પોઝિટ કંડક્ટર X કહી રહ્યાં છે અને આ સંયુક્ત વાહકોને Y કહે છે અને આપણે જે કરી રહ્યા છીએ તે તમે માની રહ્યા છો કે આ બધા વાહક તેમની પાસે છે તમારી ત્રિજ્યા સમાન છે તેથી આ જૂથ માટે સંયુક્ત કંડક્ટર X તરીકે આપણે આ કંડક્ટરના આ જૂથ ત્રિજ્યા માટે ટાઇપ કરી રહ્યા છીએ આ બધા કંડક્ટર આપણે rx નાના r પ્રત્યય X માની રહ્યા છીએ તે અહીં r્ક છે જ અને તે અહીં પણ છે કે તે તમારા b છે તે છે એક જૂથ વાય એ જ રીતે આ Y એમના સરખા કંડક્ટર્સની છે તેની ત્રિજ્યા અહીં છે તે અહીં રે છે તે યોગ્ય છે અને બીજી વાત છે અને ધારો કે આ જૂથને આ વર્તમાન વર્તમાન અધિકાર છે આ વસ્તુઓ છે આ જૂથમાં વર્તમાન છે મેં હમણાં જ પૃષ્ઠમાં ઉલ્લેખ કર્યો છે અને તેનો અર્થ એ છે કે વળતર પ્રવાહો છે આઇ તેનો અર્થ એ કે જો કોઈ પૃષ્ઠમાં દાખલ થઈ રહ્યું છે તો બીજું પૃષ્ઠ પર છોડી રહ્યું છે તેથી આ વર્તમાન વર્તમાન વર્તમાન I અને અહીં તે લખાયેલું છે તેનો અર્થ એ છે કે આ કંઈક એવું જ છે ત્યાં ધારો કે તે ન હોવું જોઈએ માની લો કે તમારી પાસે અને ફક્ત આ વસ્તુને સમજવાના હેતુ માટે ધારો કે જો તમારી પાસે એ બી સી n હોય તો આ પ્રકારની ચાર વાહક બાજુઓ માની લો કે તમારી પાસે આટલું કંડક્ટર છે અને આ વર્તમાન તમામ ત્રિજ્યા છે આ વાહકનું તમે જ છો જેને તમે કહો છો અમે માની લઈએ છીએ કે તે તમારા rx r x r x છે તેથી કુલ વર્તમાન I છે તેથી દરેક વાહક પ્રવાહ I n વહન કરશે કારણ કે તે બધા સમાંતર છે અને અમે માની લઈએ છીએ કે તે બધા સમાન વાહક છે તેથી દરેક વાહક વર્તમાન I ને n પર લઈ જશે તેથી અહીં તે જૂથમાં તમારી પાસે સંખ્યાબંધ કંડક્ટર છે આનો અર્થ એ કે આ જૂથમાં કુલ વર્તમાન I કુલ છે પરંતુ તે પછી વર્તમાન દરેક વાહકમાં સમાનરૂપે વિભાજીત થઈ રહ્યો છે તેથી દરેક વાહક ખરેખર I n વર્તમાન લઈ જાય છે તેથી પછીથી આપણે આગળનું પૃષ્ઠ જોશું અને અહીં પણ જો વર્તમાન વધારે છે પરંતુ તેનું વળતર પાથ છે તેથી જો આ વર્તમાન હકારાત્મક I I આ વર્તમાન હશે I અને પ્રત્યેક વર્તમાન વળતર જે હશે I m કારણ કે અહીં તમારી પાસે મીટરની સંખ્યા યોગ્ય છે એનો અર્થ એ થાય છે તેથી અમે માની લીધું છે કે વર્તમાનને પેટા કંડકટરોમાં સમાનરૂપે વહેંચવામાં આવે છે તેથી X તે c સબ કંડક્ટર વર્તમાન I m વહન કરે છે મેં તમને અને Y ના પ્રત્યેક સબ કંડક્ટરને પ્રવાહ વહન કરતા કહ્યું છે I m બાદબાકી સાઇન તે પરત કરવાનો રસ્તો છે તેથી જ I m હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું 46 આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું ફરીથી અને ફરીથી વાપરીશું હવે આ સમીકરણ નંબર 46 આ સમીકરણ આ સામાન્યકરણ છે આ સમીકરણો આ સમીકરણને આપણે સાચા ઉપયોગમાં લઈશું તેથી સબ કન્ડક્ટરaમાટે સમીકરણ 46 લાગુ પાડવુંતેનો અર્થ એ કે આ કંડક્ટર કહેવા માટે તેથી ઘણા વાહક અહીં છે આપણેaમાટે અરજી કરી રહ્યા છીએકહેવા માટે આ કંડક્ટરa તેથી આ સૂત્ર જો અમે પછી તેનો ઉપયોગ તમે જોશોʎએક અમે હવે વાહક માટે બદલીને આવેએʎએક 04605 વર્તમાન બરાબર છે તમારી બદલે I તેને I હશે n દરેક વાહક વહન I n છે તેથી I n પછી તમારો લોગ 1 r x છે કારણ કે rx એ જૂથ X ની જમણા પેટા કંડક્ટરની ત્રિજ્યા છે તેથી rx વત્તા બધા અંતર લોગલોગ 1 D ab અહીં અહીં તે સામાન્ય 1 j 1થી n અને jની દ્રષ્ટિએ આપવામાં આવ્યો હતો≠I લોગ 1 D સામાન્ય વસ્તુ છે પરંતુ ij બધાને a b c m અને બદલી શકાય છે તેથી આ આપણે લોગ 1 D ab લખી શકીએ છીએઆનો અર્થ એ કે આ જૂથ D a b માં આ અંતર પછી 1 D ac લોગ 1 તમારા a b a c પછી 1 D a d લોગ 1 D પ્રથમ પગલું પ્રથમ આ વસ્તુ બધી છે થી અંતરપેટા કંડક્ટરએ થી આ જૂથના અન્ય તમામ પેટા કંડકટરો માટે જ લોગ 1 D ab લોગ 1 D ac લોગ 1 D ac લોગ 1 D n તો આ પહેલી વસ્તુ છે અથવા તમે તે અંદર એક બી a થી c a થી d a થી n ફક્ત આ સૂત્રનો ઉપયોગ કરીને અંતરફક્ત આ સૂત્રનો ઉપયોગ કરીને હવે પછીનો એક આ રીટર્ન પાથ પણ છે આ વર્તમાન છે I m તેથી તેથી જ હવે પછીનું તમારું છે 0 4605 ઓછા I માટે બાદમાં લોગ 1 D ને કરો કે જે તમારો D a છે મતલબ કે મ્યુચ્યુઅલ 1 મ્યુચ્યુઅલ ડિસ્ટન્સ a a' પછી તમે અહીં એક નજર જુઓ a a પછી તમે અબ અબ જુઓ એસી એસી સુધી લોગ 1 D m m પરસ્પર અંતર છું તેથી આ જૂથની અંદર આ જૂથની વચ્ચેનું છે તેથી પ્રથમ શબ્દ બધા જેવું છે આ બીજું પદ ફક્ત D aa ab ab અપ ટુ m અને બાદબાકીનું ચિહ્ન છે કારણ કે આ પરત કરવાનો માર્ગ છે તેથી આ ફક્ત આ વિશિષ્ટ સમીકરણનું આ વિસ્તરણ છે તેથી I આશા રાખું છું કે તમે આ ખૂબ જ સરળ સમજી લીધો છે ખરેખર આ એક ઇનકમિંગ છે આઉટગોઇંગ પાથ છે ફક્ત તમારી પાસે ત્યાં સંખ્યાબંધ કંડક્ટર છે પરંતુ જો n m પછી જુદા જુદા મુદ્દા છે પરંતુ આ શબ્દ તે જેમ રહેશે તેમ રહેશે આ જૂથની અંદર છે આ જૂથોની વચ્ચે જૂથો વચ્ચેનું અંતર છે તેથી હવે આપણે આ સમીકરણને સરળબનાવીશું આ શબ્દ આ શબ્દની સમાન I બધા લોગ 1rx લોગ આ બધી વસ્તુઓ લોગ તરીકે લખી શકાય છે 0 4605 In લોગ 1rx'xDab × Dac× અને આગળહવે આ ખરેખર 1 D a' 1D નો લોગ છે1 D a Da' લોગ 1 D ab' આ જેમ તેથી તમે તેને પસંદ કરો છો તેના કરતા તમે કરો છો અને આ 1 D a ખરેખર તમે લખી શકો છોD a a 1 1 D ab 1 તેથી બધા 1 ઓછા આખરે આવશે તેથી 0 4605 I m એ લોગ ક લ કર્યો પછી D a a × D ab × D ac D am તેથી આ વત્તા કારણ કે આ 1 D એ આપણે Da 1 D ab બનાવ્યું છેD ab તેથી ફક્ત તમે આ બનાવોઆગળ આ 2આ 2 તમે લખી શકો છો કે તમારું 0 4605 I આ 1 n અહીં છેઅહીં 1 m છે તેથી આ બધી વસ્તુ અને આ શક્તિનો લોગ 1 n અને તે જ રીતે આ પણ 1 m અહીં છે I m તેથી m પર સત્તા 1 આ શક્તિ તેથી તે તરીકે લખી શકાયʎ a 0

D a m સત્તા 1n આ સમીકરણ 49 છેI વિચારો કે તે તમારા માટે યોગ્ય છે હવે સબ કંડક્ટર a નો સમાવેશ એ છે કે ફ્લક્સ લિન્કેજેસ L a ʎ a અને વર્તમાન કે જે કંડક્ટર છે તે I n દ્વારા વહેંચાયેલ વર્તમાન I n વહન કરે છે તે I બનાવતો નથી કારણ કે I દરેક વાહક કરંટ લઈ રહ્યો છું તે કુલ વાહક છે In તેથી તેʎa I n હોવું જોઈએ પછી ʎa તમે જાણો છો n × 0 4605 log એ જ અભિવ્યક્તિને કરો D a × D a b × D ac' D amસુધી m નીશક્તિ 1 m પછી r x × D ab × D ac × D ab D an શક્તિ 1 n આ સમીકરણ 50 છે હવે સંયુક્ત વાહકના કોઈપણ એક સબ કંડક્ટરના X નો સરેરાશ સરેરાશ સમાવેશ કરી શકાય છે કારણ કે L સરેરાશ આપી શકાય છે La Lb Ln n આ સમીકરણ છે 51 અને ત્યારથી કંડક્ટર એચ એ સમાંતરમાં ઇલેક્ટ્રિકલી રીતે પેટા વાહક બનેલા હોય છે તે ઇન્ડક્શનન્સ એ L એવરેજ હોય છે એ વિચાર કંઈક આવું છે માને છે કે તમારી પાસે કોઈ પેટા કંડક્ટરનો સરેરાશ ઇન્ડડક્શન આ કોઈ પેટા કંડક્ટરનો સરેરાશ ઇન્ડડક્શન છે અને જો તમારી પાસે ઘણી બધી વસ્તુઓ સમાંતર છેબરાબર તેથી ઘણી વસ્તુઓ સમાંતર છે n n n સુધી બધામાં L એવરેજ હોય પછી બધા L એવરેજ હોય પછી તે સમકક્ષ હોય પછી L સરેરાશ n બરાબર છે તેથી બધા ઇલેક્ટ્રિકલી સમાંતર છે તેથી જ L સરેરાશ તમારું કુલ હશેએનો અર્થ એ કે L એવરેજ આપણે પહેલા અધિકાર મેળવ્યા પછી કુલ આ સંયુક્ત X છે જે કંડક્ટર જૂથ x છે તેથી તે L સરેરાશ n L એવરેજ n છે કારણ કે દરેકની પાસે સરેરાશ ઇન્ડક્ટન્સ છે L એવરેજ અમે અહીં L a L bની ગણતરી કરી રહ્યા છીએ L n n સુધી કારણ કે જૂથમાં x કંડક્ટરની સંખ્યા ત્યાં છે તેથી જ અને બધા વાહક ઇલેક્ટ્રિકલી સમાંતર છે મેં તમને બતાવ્યું પણ આ બધા વાહક સમાંતર બરાબર છે જે વર્તમાન I જે કંડક્ટર છું તે વર્તમાન I n ને ધારણ કરી રહ્યો છે તેથી આ Lx તે જૂથની બરાબર છે જે તે પેટા છે કારણ કે કંડક્ટર X એ n પેટા કંડકટરોથી બનેલું છે સમાંતર તેનું ઇન્ડક્ટન્સ છેતેનો અર્થ એ કે જૂથ તમે જેને તમે જૂથ X કરો છો કે જે સૂચક LX L સરેરાશ n L a L b L c L n n 2 કારણ કે L એવરેજ એ L a L b L n n છે અને આ અહીં બરાબર છે n પણ છે તેથી જો તમે L સરેરાશ આને અવેજી કરો છો તો તે n 2 બનશે તે 52 છે તેથી હવે 55 સમીકરણમાં La L b L c અને L n ની કિંમતો બદલો આપણે ફક્ત La જ ગણતરી કરી છે તેથી જો તમે આ લખો છો જો તમે La Lb Lc ની ગણતરી કરો છો તો આ ફક્ત અહીં જ બનાવી શકાતા નથી તેથી જો તમે આને પોતાને Lb Lc બનાવી શકો છો તેથી જો તમે સમીકરણ 52 માં La Lb Lc ના તમામ મૂલ્યોને અવેજી કરો છોઆનો અર્થ એ કે આ સમીકરણમાં તમે અવેજી બરોબર યાદ રાખશો કે જો તમે La Lb Lc ને અવેજી કરો છો તો આ શબ્દમાં n નું કાર્ય થશે તેથી જલદી તમે અહીં અવેજી સબમિટ કરશો કે n બધે હશે લા Lb Lc 1 n 1 n રદ થશે અહીં ફક્ત 1 n રહેશે નહીં n 2 ફક્ત n જ બાકી રહેશે તેથી તેથી જ જો તમે આ સમીકરણને અવેજી કરો છો તો 0 4605 log D m D sx મીલી હેનરી પ્રતિ કિલોમીટર I લખી શકું છું તેથી અને તમે અવેજી કરો છો કે આ બધા La Lb Lc ના બધા કાર્ય એનતેનો અર્થ એ કે તે n 2 રહેશે નહીં કારણ કે 1 n રદ થશે ફક્ત n હશે તે કિસ્સામાં શું થશે કે D m ત્યાં D aa D ab D am છું તો પછી આ પેટા વાહક છેએક બધાને બધા જ મ્યુચ્યુઅલ બીજા અંતર જૂથ એ જ રીતેજૂથ X માંતમારાb જૂથ વાયના બધા કંડક્ટર માટે અંતરની અંતર્ગતતમારાb જે છે ba bb અને તેથી તમારા D na D nb D nm સુધી અને પાવર સુધી 1 mn કારણ કે મેં તમને કહ્યું છે કે જ્યારે અમે આને શોધવાનો પ્રયત્ન કરીશું ત્યારે જ n હશે જ્યારે તમે આ બધુ કાર્ય કરી શકશો તો આ 1 છે L રદ થશે 1 n હશે ત્યાં તેથી તેથી જ પહેલા તે 1 n હતું હવે તે તમારા 1 n × 1 m × 1 n દ્વારા ગુણાકાર થશે તે 1 nm બરાબર હશે તે 1 mm હશે થોડુંક તમે તમારી જાતને અજમાવો તે જ રીતે સ્વયં એક માટે તે તે જૂથની અંદર છે D aa D ab D an અને આગળનાબધાવાહકa જૂથમાં અંતર છે X aa ab Dba થી સમાન Dbb Dbn બધા D na D nb D nn સુધીનું ઉત્પાદન તે 1 n 2 હશે કારણ કે અહીં તે અહીં હતું 1 m કારણ કે બીજું એકએક L ત્યાં હશે તમારા Lx ને આ વસ્તુ શોધવા માટે L x ના આ અભિવ્યક્તિને શોધવા માટે તેથી તે એક છે ત્યાં જવું 1 n ત્યાં હશે જ્યારે તમને સરેરાશ 1 મળશે તેથી તે 1 n હશે તેથી તે 1 mn હશે અને તે 1 n 2 બરાબર હશે તેથી જ અહીં તે 1 mn છે અને અહીં તે 1 n 2 બરાબર છે અને આ સમીકરણ 55 છે મને આશા છે કે તમે આને સમજી શક્યા હો હમણાં જૂથ X માંના એક ચોક્કસ વાહકનું આ અંતર છે કે આ બધી વસ્તુ તમે જેને તમે જૂથ Y માં વાહક કરો છો તેથી જ aa ab am ba bb' જેવા પાવર 1 mn 1 mn અને આ જૂથમાં છે તો D aa D ab D an D ba D bb D bn તેથી આના પર 1 n 2 બરાબર હશે અને આ સમીકરણ 55 છે જ્યાં D a Db b Dn n સુધી તેઓ સામાન્ય રીતે કાલ્પનિક ત્રિજ્યા છે જે જૂથ Xના rxછે તેથી જ આ D હવે આ D m તે તમારો આ છેઆ D m જે D m અને D એસX બરાબર છે તેથી D m એ એમએનએમ શરતોનો એમએનટી રુટ છે જે મેં કહ્યું તે બધા સંભવિત પરસ્પર અંતરનાં ઉત્પાદનો છે તમે જૂથ X માં એક વાહક વચ્ચેના જૂથ વાયના બધા વાહક વચ્ચેના આ બધા પરસ્પર અંતર છે તેથી જ અ સુધી છું બી બીબી બીએમ કંડક્ટર્સ માટે એ જ રીતે જૂથ X માં નવમા વાહક માટે જૂથ Y ના એનબી માંના અન્ય વાહકો માટે આ બધા પાવર 1 mn અધિકાર માટેના ઉત્પાદન છે તેથી જ્યારે તે મ્યુચ્યુઅલ અંતર જૂથમાં આવી રહ્યું છે વાહકની સંખ્યા ત્યાં જૂથ વાયની સંખ્યા છે તેથી સંભવિત સંભવિત સંભાવના m માં n છે તેથી જ D m શબ્દની m રુટ છે mn જે n વાટાઘાટોના n પેટા વાહકના તમામ સંભવિત મ્યુચ્યુઅલ અંતરના ઉત્પાદનો છે જે જૂથ X થી એમના વાહકના પેટા વાહક છે Y બરાબર તે મ્યુચ્યુઅલ ભૌમિતિક અંતરને કરે છે જે મ્યુચ્યુઅલ GMD છે આને આ D m કહેવામાં આવે છે જે મ્યુચ્યુઅલ ભૌમિતિક તમારું જેને તમે અંતરને સાચું કહેશો તેથી તેને મ્યુચ્યુઅલ GMD કહેવામાં આવે છે એ જ રીતે D sx એ r ચોક્ક્સ ટર્મના ઉત્પાદનનો n વર્ગમૂળ છે જેનો સમાવેશ થાય છે ડી એ એ D bb એ બધા મૂળ રૂપે કાલ્પનિક ત્રિજ્યા rx હોય છે અને તમે માનો છો કે જૂથ n માં કંડક્ટરની સંખ્યામાં તમારું વાહક સબ કંડક્ટર છે તેથી જો આ n ચોરસ ટર્મના ઉત્પાદનનો ચોરસ રુટ છે કારણ કે તે દરેક સ્ટેન્ડ સમયના rX નો સમાવેશ થાય છે તે n માં હશે જ્યારે જૂથ X D sx ની અંદરના દરેક સેરથી અંતર નક્કી કરવામાં આવશે સ્વ ભૌમિતિક સરેરાશ અંતર જેને કન્ડક્ટર Xનો સ્વ GMD કહેવામાં આવે છે તેથી એક મ્યુચ્યુઅલ GMD બીજું સ્વયં GMD અધિકાર છે તેથી દરેક વસ્તુ માટે આપણે 2 વસ્તુઓની જરૂરિયાત શોધવા માટે જરૂર છે એક મ્યુચ્યુઅલ GMD છે સ્વયં GMD I આશા રાખું છું કે તમે સમજી ગયા છો તેથી સમાન રીતે વાહક Y માટેતે જ રીતે કંડક્ટર માટે કે આ વસ્તુ જૂથ Y હોઈ શકે છેતેથી સંયુક્ત વાહક વાયનો ઉદ્દેશ પણ એસીની સમાન રીતે નક્કી કરી શકાય છે તેથી આ કિસ્સામાં કારણ કે તે એક જૂથ X છે બીજું જૂથ Y છે તેથી પરસ્પર GMDમાં કોઈ ફેરફાર થશે નહીં જે તે રહેશે તેનો અર્થ એ કે ડીએમ સમાન રહેશે તેથી મ્યુચ્યુઅલ GMD D m એક જ રહેશે પરંતુ જાતે GMD D SY અલગ હશે આ D SY ની ગણતરી આપણે પહેલાં જે રીતે ગ્રુપ X માટે કરી છે તે પ્રમાણે કંડક્ટર કમ્પોઝિટ કંડક્ટર X જેવું જ છે તમારે તેને અહીં સંયુક્ત કંડક્ટર માટે બનાવવું પડશે Y અહીં બતાવેલ નથી આ આ વસ્તુ તમારા તરફ થોડીક છે તેથી હવે પછીની I આશા રાખું છું કે તમે સમજ્યા હોવ થોડો અભ્યાસ કરવો જરૂરી છે થોડીક સમજ પણ જરૂરી છે તેથી આગળ એ છે કે અહીં સપ્રમાણતાવાળા અંતર સાથે 3 તબક્કાની ટ્રાન્સમિશન લાઇનનો ઇન્ડકટન્સ અમે ધારીએ છીએ કે અમારી પાસે 3 તબક્કો ટ્રાન્સમિશન લાઇન છે એક તબક્કો a તબક્કો b તબક્કો c કહે છે અને સપ્રમાણતા અંતર D એ અંતર છે તેના વાહકોને કહેવામાં આવે છે કે તમે બેઠા છો તમારા સમતુલ્ય ત્રિકોણના ખૂણા પર તેથી આ પ્રથમ છે કે તમે આની જેમ ધાર્યું છે તે પછી અમે સામાન્ય બનાવશું તેથી આ 3 તબક્કાની રેખા સપ્રમાણ અંતર સાથે ડીડી અંતર સમાન છે અને ત્રિજ્યા પણ દરેક વાહક માટે યોગ્ય છે r અને તે તમારી છે તેથી આ આકૃતિ છે તેથી આકૃતિ એ 3 તબક્કાના ટ્રાન્સમિશન લાઇનના વાહકને બતાવે છે જેમાં સપ્રમાણ અંતર અને કન્ડક્ટરની ત્રિજ્યા જે આપણે માની લીધું છે કે તે r બરાબર છે તો ફરી અહીં આપણે એ જ સમીકરણ વાપરીશું તે સમીકરણ 46એનો અર્થ એ કે આ સમાન સમીકરણ ફરીથી આપણે આ સમીકરણ મૂકીશું જો તમે ફરીથી અને ફરીથી સમજવાનો પ્રયત્ન કરો જો તમે આ સમીકરણમાંથી આ સમીકરણને સમજી શકો તો તમે બધું મેળવી શકો છો તેથી આ સમીકરણ 46વાહક તબક્કાના કુલ પ્રવાહ જોડાણો દ્વારા આપવામાં આવે છેʎતબક્કો માત્ર અહીં માટે તે I છેI લ ગ 1 r માનું છું કે I a b c 3 તબક્કાઓ ત્યાં છે a b c ધારો કે I a મારો અર્થ iનાના i આ એક યોગ્ય abc 3 તબક્કાઓ છે તેથીʎa 04605 માં I a અહીં બદલે તે સામાન્ય છે કે I લોગ 1 R I ખ અંતર જ તેથી તે લોગ 1 D I C લોગ 1 D હશે અન્યથા તે D ab D bc હોવું જોઈએ કે આપણે પછી જોશું કે આ સમીકરણ is 56 છે પરંતુ આ કિસ્સામાં અંતર બરાબર છે તેથી વસ્તુઓ સરળ છે તેથીλIa પ્રવેશ 04605 બરાબર છે 1 R I ખ લોગ 1 r D I પ્રવેશ સી 1 D આ 56 છે m ધારી રહ્યા છીએ 3 તબક્કો ચાલુ તેથી અમે m ધારી રહ્યા છીએ Ia Ib Ic 0 તેથી Ib Ic aઅર્થ એ થાય કે આ સમીકરણ પર માત્ર પકડʎa 4605I લોગ 1 r Ib લોગ 1 D Ic લોગ અંતર સમાન છે આ સમીકરણમાંથી છે 56 બરાબર 0 4605 છે પછી I લોગ 1 r Ib Ic બહાર તમે લોગ 1 લખો D જમણું અને Ib Ic એ સંતુલનની સ્થિતિ છે તેથી Ib Ic I તમે અહીં મૂકો I log 1 r I log1 D તેથી આ એક તમે 0 4605 લખી શકો છો I I સામાન્ય લોગ 1 r હવે માઈનસ 1 D છે તો આપણે લોગ D લખી રહ્યા છીએ તેથી ઓછા વત્તા બરાબર બરાબર 0 4605 Ia લોગ D પર r' લખીશતેથી જ તે તે વસ્તુ છે જે આપણે આ 56 અને 57 સમીકરણનો ઉપયોગ કરવા માટે કરી રહ્યા છીએ તેથી અમે લખી રહ્યા છીએ કે હમણાં જ મેં આ અભિવ્યક્તિ બરાબર બતાવી તેથી અમે લખી શકીએ છીએʎa 0 4605 I log D r બરાબર છે તે મિલી વજન છે પરંતુ પ્રતિ કિલોમીટર ટન તો આ સમીકરણ 58 છે તેથી ઇન્ડક્ટન્સ La ʎa I a તેથી I હવે ત્યાં નહીં હોઈશ તેથી 0 4605 લોગ D r બરાબર છે મિલી હેનરી પ્રતિ કિલોમીટર આ સમીકરણ 59 બરાબર છે તેથી સમપ્રમાણતાને લીધે તે સમપ્રમાણતાને લીધે છેʎa b ʎc તેથી તે ખરેખર એક સમાંતર ત્રિકોણ છે અને તેથી આ અનુરૂપતા સમાન છે જે L a L b L c અધિકાર છે તેથી તેઓ સમાન છે કારણ કે તે સપ્રમાણ અંતર છે તેથી I આશા રાખું છું કે આ આ સુધી છે તે આ છે કે તમે બધાને આ બાબત સમજી શકાય તેવું છે અને આ પછી હવે અમે અસમપ્રમાણતાવાળા અંતર સાથે 3 તબક્કા ટ્રાન્સમિશન લાઇનોનો ઇન્ડક્ટન્સ કરીશું કે તમારુંતમે જે કરો છો કે તે હમણાં સપ્રમાણ નથી તેથી અમે સંતુલન પ્રવાહો સાથે પણ અસમપ્રમાણતાવાળા અંતર ફ્લક્સ લિંક્સેસ દરેક તબક્કાનો એક સરસ નથી ખાલી અંતર સપ્રમાણ નથી તે અસમપ્રમાણતાવાળા અંતર છે તેથી ભલે તે વર્તમાન સંતુલન બરાબર હોય પરંતુ ફ્લક્સ લિન્કેજીસ એ દરેક તબક્કાના એક સમાનતા નથી તેથી માની લો કે તમારી પાસે 3 તબક્કાની લાઇન છે આ તબક્કો a તબક્કો b છે અને આ તબક્કો c માફ તબક્કો છે આ આ તબક્કો b છે આ તબક્કો c અધિકાર છે તો a અને b તબક્કો વચ્ચેનું અંતર એ D ab તબક્કો છે અને c એ D ca અને bc છે અને c D b c D b c છે તેથી હવે તે D ab D bc D ca અલગ છે તેથી આ 46 ફરીથી સમીકરણ કે તે જ ફોર્મ્યુલાને ઉપયોગ કરીને અને ફરીથી અમે પછી બધું સરળ આ સમીકરણ 46 ઉપયોગ કરે છે અધિકાર તમે લખી શકો છો ફરીથી અને ફરીથી આ એક યોગ્ય ઉપયોગ આ સમીકરણ ઉપયોગ કરશેʎતબક્કામાં વાહક ફ્લક્સ જોડાણો એક છે એક 0 4605 બરાબર I log 1 r I b લોગ D ab 1 D a b હોઈ વત્તા I c લોગ 1 D ca અંતર એ એક c સારી રીતે લાગે છે I a b b c c a મૂળભૂત રીતે એક a થી c છે અમે D લખી રહ્યા છીએ તેથી I c log 1 D c a આ સમીકરણ 60 છે એ જ રીતે તબક્કો b માટે તમે લખોʎb 0 4605 પછી Ia પછી log 1 પર D a bકરું છું કારણ કે b થી a I a અંતર એ એક બી D ab છું I લોગ D ab જલદી તમે આવતા જશો I પ્લસ 1 I b કે તે log 1 r' I b હશે અને જ્યારે તે વત્તા I c લોગ 1 D bc બરાબર છે તેથી આ પછીની વચ્ચેનું આ સમીકરણ 61 છે એ જ રીતેʎસી 0 4605 I log 1 D ca હમણાં આʎc I b I b log 1 D b c 1D b c I c log 1 r જ્યારે I a I b I c આવી રહ્યો છું 1 r આ કંડક્ટર પાસે જુદી જુદી ત્રિજ્યા પણ હોઈ શકે છે r 1 r 2 r 3 આ કિસ્સામાં આ બનશે ra આ થશે rb આ થશે rr c પરંતુ તમે ધાર્યું છે કે તેઓ સમાન છે અને I ફક્ત આ સૂત્રનો ઉપયોગ કરી રહ્યો છું તેથી આ સામાન્યકૃત સૂત્ર તમે ફરીથી સમજવાનો પ્રયત્ન કરો છો અને I આ બરાબર કહી રહ્યો છુંતેનો અર્થ એ કે આ સમીકરણ 62 છે તેથી તમને આflaʎb અનેʎc ની આ પ્રવાહ કડી મળી છે તબક્કો a તબક્કો b તબક્કો c કંડક્ટર્સ હમણાં અથવા મેટ્રિક્સ ફોર્મમાં જો તમે મૂકો અથવા મેટ્રિક્સ ફોર્મમાં જો તમે મૂકશો તો તેʎaʎb અનેʎc હશે અને તે log 1 r log 1 D a b log 1 D c a log 1 D a b log 1 r log 1 D b c log 1 D c a log 1 D b c log 1 r એક Ia I b I c આ તમારા 63 તેથી સમાન ઇન્ડક્ટન્સનું મેટ્રિક્સ L અધિકાર દ્વારા આપવામાં આવે છે કારણ કે સર્વત્ર તમને વિભાજીત કરશેʎaમાટેʎaએક તમે I તેને વિભાજીત કરશે માટેʎખ તમે મને ખ અને તે વિભાજિત કરશેʎC તમે Ic વિભાજીત કરશે કે L a L b L c મળશે તેથી તેથી જ મેટ્રિક્સ ફોર્મમાં જો તમે ફક્ત લખશો તો આ મેટ્રિક્સ હશે તો L બરાબર છે જો તમે કરો તેથી L એક વસ્તુ અહીં પકડી બરાબર છેʎaʎb I એક વસ્તુ છે કે જે 04605 I તેને યોગ્ય ચૂકી ગયા તે આ દ્વારા ગુણાકાર કરવો જોઇએ તે અહીં બનાવવા ક્યાંક આ 04605 દ્વારા ગુણાકાર કરવામાં જોઈએ ગુણાકારની જોઇએ ચૂકી ગયા I ખરેખર ગુમ થયેલ હોવું જોઈએ તે ચૂક્યું છે તેથી કારણ કે અહીં તે 0 4605 તેથી I તેનો ચૂકી ગયો છું તેથી L બરાબર L ની બરાબર L નો અર્થ થાય છે L a L b L c બરાબર 4605 લોગ 1 r' બરાબર છે લોગ 1 D ab લોગ 1 D ca લોગ 1 D ab લોગ 1 r લોગ 1 D bc લોગ 1 D ca લોગ 1 D bc મિલી હેનરી પર પ્રતિ કિલોમીટર